જુઓ આપણે સ્પેસીમેન ની જાડાઈ પર પ્લાસ્ટિક ઝોન ની વેરીએશન જોઈ છે તેમજ જ્યારે ક્રેક સ્પેસીમેન ની લંબાઈ સાથે આગળ વધે છે ત્યારે શું થાય છે પરિસ્થિતિ કેવી રીતે થાય છે આપણે ફરીથી તેના પર ટૂંકમાં નજર કરીશું સ્પેસીમેન ની જાડાઈ પર પ્લાસ્ટિક ઝોન ના આકારમાં વેરીએશન મેં ઉલ્લેખ કર્યો હતો કે જો લોડિંગ ના રિડિસ્ટ્રિબ્યુશન ને ધ્યાનમાં લેવામાં આવતું નથી તો સ્પેસીમેન ની જાડાઈ પર પ્લાસ્ટિક ઝોન ની વેરીએશન નીચે મુજબ આપવામાં આવે છે અને આપણે ફ્રેક્ચર મિકેનિક્સ ના કિસ્સામાં પહેલેથી જ નોંધ્યું છે જાડા સ્પેસિમેન્સ માટે સપાટીઓને પ્લેન સ્ટ્રેસ માં ગણવામાં આવે છે અને ઇન્ટિરિયરને એનાલિસિસ માં અનુકૂળતાના દૃષ્ટિકોણથી પ્લેન સ્ટ્રેઇન માં ગણવામાં આવે છે આ વ્યાખ્યા લાગુ પડતા મિકેનિક્સના દૃષ્ટિકોણથી સ્ટ્રીકલી સાચી નથી તેમ છતાં આ ખૂબ જ ઉપયોગી છે અને આપણે નોંધ્યું હતું કે સ્પેસીમેન ના ઇન્ટિરિયરમાં તમે આ સ્વરૂપમાં પ્લાસ્ટિક ઝોન જુઓ છો જેને બટરફ્લાય આકારના પ્લાસ્ટિક ઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ પ્રકારના પ્લાસ્ટિક ઝોન ને પ્રયોગો દ્વારા સમર્થન આપવામાં આવે છે આપણે ફોટોઈલાસ્ટીક ફ્રિન્જ પેટર્ન પણ જોઈ રહ્યા છીએ તેથી તમે જે નોંધ્યું છે તે એ છે કે આકાર ફોટોઇલાસ્ટિક ફ્રિન્જિસ જેવો જ છે તફાવત એ છે કે તમને ત્યાં ફોટોઈલાસ્ટીક ફ્રિન્જ્સ માં ગેપ નહીં હોય ત્યાં ફ્રિન્જ્સ ક્રેક ટીપ પર ભળી જશે અંદાજિત મોડેલ માંથી સપાટીમાં જે આપવામાં આવ્યું છે તે અહીં ચિહ્નિત થયેલ છે આ વિચાર એક વિઝ્યુઅલ પીકચર આપવાનો છે કે પ્લાસ્ટિક ઝોન નો આકાર સ્પેસીમેન ની જાડાઈ પર બદલાશે તે રીતે તમારે આ પરિણામ લેવાનું છે ધારો કે હું રિડિસ્ટ્રિબ્યુશન ને પણ ધ્યાનમાં લઈશ તો આ આકાર કેવી રીતે બદલાય છે શું થાય છે સપાટી સંકોચાય છે અને ઇન્ટિરિયરમાં ઝોન થોડો વિસ્તરે છે જે તમે એનિમેશન માં કાળજીપૂર્વક જોઈ શકો છો તમે જોઈ શકો છો કે આ વિસ્તરે છે અને આ થોડી માત્રામાં સંકોચાય છે પ્લેન સ્ટ્રેઈન અને પ્લેન સ્ટ્રેસ માં સ્લિપ પ્લેન્સ પછી આપણે જે જોઈશું તે એ છે કે સ્પેસીમેન ની લંબાઈ સાથે આ પ્લાસ્ટિક ઝોન કેવી રીતે બદલાય છે અને આ પ્રયોગો દ્વારા અવલોકન અને સમર્થન મળે છે હેન અને રોઝનફિલ્ડ ના કિસ્સામાં આપણે પહેલેથી જ જોયું છે આ ફેશન માં પ્લાસ્ટિક ઝોન નો આકાર આપવામાં આવ્યો છે તેથી આપણે એ જોવા જઈ રહ્યા છીએ કે આ જગ્યાએ ફ્રેક્ચર ની મિકેનિઝમ શું છે અને આપણે થોડે દૂર જોઈએ છીએ ત્યારે તે કેવી રીતે બદલાય છે અને અહીં જે સમરાઇઝ્ડ આપવામાં આવે છે તે એ છે કે નીચા સ્ટ્રેસના સ્તરે એક હીંજ પ્રકારના પ્લાસ્ટિક ઝોન નું અવલોકન કરે છે તેથી તે ક્રેક ટિપ ની નજીક થાય છે ઉચ્ચ સ્ટ્રેસના સ્તરે પ્લાસ્ટિક ઝોન ક્રેક પ્લેન ની સમાંતર ઓરીએન્ટેશનમાં ક્રેક ની સામે પ્રોજેકટેડ થાય છે મેક્સિમમ શીયર સ્ટ્રેસ ને ઓળખવાની મિકેનિઝમ્સ આ જગ્યાએ તેમજ તેનાથી દૂરના અંતરે અલગ પડે છે તેથી આપણે ક્રેક ટિપ ની નજીકથી પ્લેન પસાર કરીશું અને જોઈશું કે આપણે કેવા આઇડીયલાઈઝેશન બનાવી રહ્યા છીએ તમારે શું નોંધવું પડશે આ પ્લેન સ્ટ્રેઇન ની સ્થિતિમાં છે અને પ્લેન સ્ટ્રેઈન ના કિસ્સામાં મેક્સિમમ શીયર સ્ટ્રેસ પ્લેન x અને y ના પ્લેનમાં છે અને પ્લેન આ રીતે બતાવવામાં આવ્યા છે અને તમારે ઓળખવું પડશે કે જ્યારે તમે પ્લેન સ્ટ્રેસ પર જાઓ ત્યારે મેક્સિમમ શીયર સ્ટ્રેસ અલગ હશે આ ખરેખર મહત્વ ધરાવે છે આ સંકેત આપે છે ક્રેકના પ્રોપોગેશન ને વેગ આપતી મિકેનિઝમ શું છે તેથી શરૂઆતમાં તે ટીયરિંગની એક્શન દ્વારા પ્રોપોગેટ કરશે પાછળથી તમને શિયર લિપ દેખાશે અને તમારી પાસે આના જેવું મેક્સિમમ શીયર સ્ટ્રેસ પ્લેન ઓરિએન્ટેડ હોવાથી તમે એ પણ જોઈ શકો છો કે સ્પેસીમેન ના કિસ્સામાં પ્લેનનું સ્લિપિંગ કેવી રીતે થાય છે તેથી જે બતાવવામાં આવ્યું છે તે છે તમારી પાસે જાડા સ્પેસીમેન છે મારી પાસે અહીં ક્રેક છે અને કારણ કે મેક્સિમમ શીયર સ્ટ્રેસ પ્લેન આના જેવું છે તમારી પાસે આના જેવું મટીરીયલ સ્લિપિંગ હશે અને વિઝ્યુલાઇઝેશન હેતુ માટે આ એક અત્યંત એગઝેગરેટેડ પીકચર છે અને અહીં એક નાના ભાગ દ્વારા આને વધુ અતિશયોક્તિ કરવામાં આવી છે તે પણ તમે જોશો તેથી તમે જે શોધો છો તે છે પ્લેન્સ આના જેવા ઓરિએન્ટેડ છે જે તમે અહીં જુઓ છો તેના જેવા જ છે અને તમારી પાસે આ પ્લેન્સ સ્લિપિંગ થશે શક્ય તેટલી નજીકથી સ્કેચ બનાવવાનો પ્રયાસ કરો તમે બધા પાસાઓને પકડી શકતા નથી પરંતુ ચોક્કસપણે તમે મેક્સિમમ શીયર સ્ટ્રેસ પ્લેન ને ઓળખી શકો છો અને એકવાર તમે મટીરીયલ મા પ્રવેશી લો પછી અન્ય ઘણા પરિબળો સૂચવે છે તેથી પ્લેન્સ આના જેવા હશે મટીરીયલ સરકી જશે અને તે વિરોધી તીરો દ્વારા સૂચવવામાં આવે છે અને ટૂ ડાઈમેન્શનલ પીકચર પણ બતાવવામાં આવ્યું છે તેથી લપસી જવાને કારણે શરૂઆતમાં ક્રેક ફાટીને વિસ્તરે છે તેથી અહીં શું થાય છે પ્લેન સ્ટ્રેઇન તરીકે આઇડીયલાઇઝીકરણ અને તે માન્યતા કે મેક્સિમમ શીયર સ્ટ્રેસ પ્લેન ચોક્કસ ફેશન માં ઓરિએન્ટેડ છે તે નક્કી કરે છે કે પ્લેન્સ કેવા છે તે આ પ્રમાણે છે પ્લેન્સ આના જેવા છે અને ક્રેક ફાટીને વિસ્તરે છે માઇનસમાં ઓછું તમે તેની ટૂ ડાઈમેન્શનલ રેપરેઝન્ટેશન નું સુઘડ સ્કેચ બનાવો જો તમે ડ્રોઇંગ માં તમારી કુશળતાને એક્સ્ટ્રાપોલેટ કરવાની સ્થિતિમાં છો તો તમે આને શક્ય તેટલી નજીકથી સ્કેચ પણ કરી શકો છો અને જે ક્ષણે તમે પ્લેન સ્ટ્રેસ માં જાઓ છો પરિસ્થિતિ તદ્દન અલગ છે અને આપણે જે જોઈ રહ્યા છીએ તે છે આપણે ક્રેક ની આગળ એક પ્લેન જોઈ રહ્યા છીએ અને તમે અહીં શું જુઓ છો મેક્સિમમ શીયર સ્ટ્રેસ ના પ્લેન્સ આ રીતે ઓરિએન્ટેડ છે તે ખરેખર xy પ્લેનની બહાર છે અને આ તે છે જેનો મેં ઉલ્લેખ કર્યો હતો પ્લેન સ્ટ્રેસ ના કિસ્સામાં બધું પ્લેન નથી અમે સ્ટ્રેસ ટેન્સર તેમજ સ્ટ્રેઈન ટેન્સર જોયા છે અને તમારે ઓળખવું પડશે મેક્સિમમ શીયર સ્ટ્રેસ પ્લેન આઉટ ઓફ પ્લેન છે તે આ પ્રમાણે છે તેથી જો તમારી પાસે ક્રેક હોય તો તે આના જેવું હશે તેથી તે દર્શાવે છે કે સ્લિપિંગ એક્શન કેવી રીતે થશે અને તે એનિમેશન માં દર્શાવવામાં આવ્યું છે શરૂઆતમાં ટૂ ડાઈમેન્શનલ સ્કેચ મૂકવામાં આવે છે તેથી તમે જોઈ શકો છો કે સ્લિપિંગ આ રીતે થાય છે સ્લિપિંગ પ્લેન એ પ્લેન સ્ટ્રેઈન ના કિસ્સામાં તમે જે જોયું હતું તેનાથી તદ્દન અલગ છે તેથી તમે સ્લિપિંગ એક્શન જોઈ શકો છો અને આ રેખાકૃતિ દોરવી મુશ્કેલ છે પરંતુ આપણી પાસે એક પુરાવો પણ હોવો જરૂરી છે કે શું આ રીતે લપસીને પગલાં લેવામાં આવે છે અને આપણે એક્સપેરિમેન્ટલ પરિણામ જોવાની અને પોતાને ખાતરી કરવાની જરૂર છે કે આવું થાય છે તેથી હું શું કરીશ હું આ માટે એનિમેશન નું પુનરાવર્તન કરીશ આપણે ક્રેક ની આગળ એક પ્લેન જોઈ રહ્યા છીએ મેં કહ્યું કે મેક્સિમમ શીયર સ્ટ્રેસ ના પ્લેન્સ અલગ છે આ નક્કી કરે છે કે સ્લિપિંગ કેવી રીતે થશે અને આ પીકચર દોરવાનું સરળ છે હું પ્રશંસા કરીશ કે તમે થ્રી ડાઈમેન્શનલ પીકચરને બદલે આ દોરો છો તેથી મારી પાસે આના જેવી સ્લિપિંગ એક્શન થઈ રહી છે અને તે ખૂબ જ એગઝેગરેટેડ છે સ્પેસીમેન એક્સપેરિમેન્ટલ પુરાવા ની લંબાઈ સાથે પ્લેન સ્ટ્રેઈન નું પ્લેન સ્ટ્રેસ માં ટ્રાન્ઝીશન તમે જાણો છો તમે વાસ્તવિક સ્પેસીમેન ના કિસ્સામાં વાસ્તવિક પગલાં જોશો નહીં પ્રારંભિક તબક્કામાં ક્રેક ફાટીને પ્રોપોગેટ કરે છે મુખ્યત્વે પ્લેન સ્ટ્રેઇન ક્રેક ની આગળ તમે જે શોધો છો તે છે તમારી પાસે શીયર લિપ છે તેથી તમારી પાસે એક્સપેરિમેન્ટલ પુરાવા છે અને રોસેનફિલ્ડ અને તેના સહકાર્યકરો દ્વારા અહેવાલ કરાયેલ પરિણામોનો ખૂબ સરસ સેટ પણ છે હકીકતમાં સપાટી પરના પ્લાસ્ટિક ઝોન જાડાઈ અને પાછળની સપાટી પર મારા વિદ્યાર્થીઓ દ્વારા થ્રી ડાઈમેન્શનલ પીકચર તરીકે બંડલ કરવામાં આવ્યા હતા અને તેઓએ સરસ રીતે આ એનિમેશન આપ્યું છે અને તમે ખરેખર જોશો ક્રેકની આગળ સ્લિપિંગ 45 ડિગ્રી પર થાય છે તેથી આપણે જે પણ ચર્ચા કરી છે તે માત્ર કનજેકચર ન હતું તે ખરેખર પ્રયોગો માં જોવા મળે છે અને આ એક ખૂબ જ સરસ રેપરેઝન્ટેશન છે અને આ એક વાસ્તવિક અનુભૂતિ આપે છે કે કેવી રીતે પ્લાસ્ટિક ઝોન જાડાઈ તેમજ ક્રેક લંબાઈ સાથે બદલાય છે આ તે બે મુદ્દાઓ છે જે આપણે જોયા છે પ્લાસ્ટિક ઝોન ના કદના આધારે ફ્રેક્ચર ની કઠોરતાના સ્પેસીમેનની ન્યૂનતમ જાડાઈ હવે આપણે શું જોઈશું બીજું એક પાસું જે આપણે પ્લાસ્ટિક ઝોન ના કદને જોઈને સમજીએ છીએ rpનું મૂલ્ય કેવી રીતે મેળવવું તે આપણે જોયું છે તે પ્લાસ્ટિક ઝોન નું કદ છે જો પ્લાસ્ટિક ઝોન નું કદ B કરતા 25 દ્વારા ઓછું હોય જ્યાં B એ સ્પેસીમેન ની જાડાઈ છે તો પ્લાસ્ટિક ઝોન નું કદ ખૂબ જ નાનું હોય છે તમે આઇડીયલાઇઝ માની શકો છો કે તમારી પાસે પ્લેન સ્ટ્રેઇન ની પરિસ્થિતિ છે ધારો કે તમારી પાસે પ્લાસ્ટિક ઝોન નું કદ 254 ગણા B કરતા વધારે છે તો તમે આઇડીયલાઇઝ માની શકો છો કે પરિસ્થિતિ પ્લેન સ્ટ્રેસ છે તમે જાણો છો પ્લેન સ્ટ્રેસ તેમજ પ્લેન સ્ટ્રેઈન તરીકે તેને કેવી રીતે મોડલ કરવું તે જોવાની આ વિવિધ રીતો છે કારણ કે ફ્રેક્ચર મિકેનિક્સમાં આપણે પ્લેન સ્ટ્રેસ અને પ્લેન સ્ટ્રેઈન ની લૂસર વ્યાખ્યાઓ ધરાવીએ છીએ સમસ્યા ખૂબ જટિલ છે અને મહત્ત્વની બાબત એ છે કે પ્લાસ્ટિક ઝોન ના કદની સમજણથી ફ્રેક્ચરની ટફનેસ ટેસ્ટિંગ સ્પેસીમેન ની ન્યૂનતમ જાડાઈ નો અંદાજ લગાવવો પણ આપણા માટે શક્ય છે તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે જે ક્રેક ટિપ પર પ્લાસ્ટિક ડિફોર્મેશન ના મોડેલિંગ નું પરિણામ છે આપણે શું કરવું પડશે KIC ના એક્સપેરિમેન્ટલ નિર્ધારણ માટે તમારે પ્લેન સ્ટ્રેઈન ની સ્થિતિ જાળવી રાખવી પડશે અને તમે કેવી રીતે આકારણી કરો છો કે પ્લેન સ્ટ્રેઇન ની સ્થિતિ અસ્તિત્વમાં છે આ સ્પેસીમેન જાડાઈ ને યોગ્ય રીતે પસંદ કરવામાં આવે છે જેમ કે પ્લાસ્ટિક ઝોન નું કદ ખૂબ જ નાનું હોય અને જે ભલામણ કરવામાં આવે છે તે છે સ્પેસીમેન ની જાડાઈ પ્લાસ્ટિક ઝોન ના કદના 25 ગણા કરતાં વધુ હોવી જોઈએ અને પદાવલિ સ્વરૂપમાં તે બહાર આવ્યું છે કે B એ 25 થી 13 pi દ્વારા KIC દ્વારા સિગ્મા ys સંપૂર્ણ વર્ગના ગુણાંકથી મોટો અથવા બરાબર છે જો તમને યાદ હોય તો ઇરવિનના મોડેલ Irwins model દ્વારા પ્લેન સ્ટ્રેઇન માં આ પ્લાસ્ટિક ઝોન નું કદ હતું અને જો તમે સરળ બનાવો તો હું તેને 2 5 વખત લખી શકું છું કારણ કે 3 pi હું તેને 10 તરીકે લઈ શકું છું તેથી હું તેને લખીશ કારણ કે B એ 2 5 ગણા KIC થી સિગ્મા ys સંપૂર્ણ વર્ગ વડે વિભાજિત અથવા તેનાથી મોટો હોવો જોઈએ તમે જાણો છો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને નોંધપાત્ર પરિણામ છે હકીકતમાં લોકોએ ઘણા સ્પેસિમેન્સનું ટેસ્ટિંગ કર્યું છે ટેસ્ટિંગ ના અનુભવથી તેઓ સ્પેસીમેનના કદ પર પહોંચ્યા છે કે જાડાઈ પ્લાસ્ટિક ઝોન ના કદ કરતાં 25 ગણી હોવી જોઈએ મિકેનિક્સ દૃષ્ટિકોણથી પણ તમે તે મેળવી શકો છો ફ્રેક્ચર ટેસ્ટિંગ પ્રારંભિક પ્રયાસો તમે જાણો છો જે આગળનો વિષય ફ્રેક્ચર પરીક્ષણ છે તે આપણે લઈશું હકીકતમાં એકવાર તમે ટેસ્ટિંગ પર જાઓ તે કોર્સ નો ખૂબ જ શુષ્ક વિસ્તાર છે કારણ કે તમારે કોડ્સ જોવાની અને પછી શરતોને સંતોષવાની જરૂર છે અને તે શરતો ખૂબ વિગતવાર છે તેથી હું શું કરીશ હું કોર્સ ના આ ભાગને શક્ય તેટલો રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કરીશ અને તે ઇચ્છનીય છે કે આપણે પ્રારંભિક પ્રયાસો જોઈએ અને જો તમે જુઓ તો 1953 અને 1956 ની વચ્ચે નેવલ રિસર્ચ લેબોરેટરી વોશિંગ્ટન ખાતે હાથ ધરવામાં આવેલા ટેસ્ટિંગ એ દર્શાવ્યું હતું કે એક્રેલિક શીટ ના હોટ સ્ટ્રેચિંગ થી ફ્રેક્ચર સામે સામગ્રીના પ્રતિકાર માં ઘણો સુધારો થયો છે તેથી જો તમે જુઓ ફ્રેક્ચર ટેસ્ટિંગ પ્રથમ એક્રેલિક શીટ પર કરવામાં આવ્યું હતું અને આ 1953 અને 1956 ની વાત છે અને તેઓએ ફ્રેક્ચરની ટફનેસ માપી તેથી રેખીય સ્થિતિસ્થાપક ફ્રેક્ચર મિકેનિક્સ નો પ્રથમ સફળ ઉપયોગ એરક્રાફ્ટ ગ્લેઝિંગ સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાતા હોટ સ્ટ્રેચ્ડ એક્રેલિક ના ફ્રેક્ચરની ટફનેસ નું માપન હતું અને જો તમે પણ જુઓ તો વિજ્ઞાનમાં કોઈપણ વિકાસ તમને ગમે કે ન ગમે ઘણા વિકાસ મિલેટરી એપ્લિકેશન પર કેન્દ્રિત હતા તેથી તમારી પાસે મિલેટરી વર્તુળોમાં ચર્ચા કરાયેલ પ્રથમ સ્પષ્ટીકરણ અને સ્ટાન્ડર્ડો હશે એકવાર તેઓ જાણશે કે આનો ઉપયોગ સિવિલિયન એપ્લિકેશન માટે થઈ શકે છે તે ખુલ્લા લિટરેચરમાં બહાર આવશે આ પ્રકારના ટેસ્ટ માટે પણ એવું જ થયું તેથી તમારે સમાજને ઉપયોગી થવા માટે ખૂબ જ કોનશીયશ રહેવું પડશે પરંતુ વૈજ્ઞાનિકોને મિલેટરીને પ્રોત્સાહન આપવા માટે પણ કહેવામાં આવ્યું છે તેથી તમારે આ ધ્યાનમાં રાખવું પડશે તેથી એક પ્રમાણિત ટેસ્ટિંગ મિલેટરી સ્પષ્ટીકરણ માં કોડિફાઇડ વિકસાવવામાં આવ્યું હતું અને યાદ રાખો આ 1953 અને 1956 માં હતું અને મેં ઉલ્લેખ કર્યો હતો જ્યારે આપણે વિવિધ સ્પેસિમેન્સ માટે સ્ટ્રેસની ઇન્ટેન્સિટી ના પરિબળની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે ફ્રેક્ચર ટફનેસ પરીક્ષણ માટે સેન્ટર ક્રેક્ડ ટેન્શન ના સ્પેસીમેન નો ઉપયોગ કરવામાં આવ્યો હતો મેં એ પણ ઉલ્લેખ કર્યો છે કે સ્ટ્રેસની ઇન્ટેન્સિટી ના પરિબળની થિયરેટિકલ ગણતરી કરવા માટે ઇરવિનના સ્પર્શક સૂત્ર Irwins tangent formulaનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આનો ઉપયોગ એક્રેલિક શીટ માટે ફ્રેક્ચરની ટફનેસ શોધવા માટે કરવામાં આવ્યો હતો તેથી લોકો આ રીતે આગળ વધ્યા પરંતુ હવે તમારી પાસે ખૂબ જ અત્યાધુનિક સ્પેસીમેન જીઓમેટ્રી અને બાઉન્ડ્રી કોલોકેશન સોલ્યુશન છે જે તમને સ્ટ્રેસની ઇન્ટેન્સિટી ના પરિબળોના ચોક્કસ મૂલ્યો આપે છે અને તમારે એ પણ નોંધવું જોઈએ કે એક્રેલિક શીટ્સ પરના ટેસ્ટિંગ પછી વૈજ્ઞાનિક સમુદાયે ધાતુઓ પર ટેસ્ટિંગ કર્યા જે પાતળા પ્લેટો માટે હતા તેઓએ ખરેખર જાડી પ્લેટોનું ટેસ્ટિંગ કર્યું ન હતું જો કે આપણે પ્લાસ્ટિક ઝોન ના મોડેલિંગ ના એક્સ્ટ્રાપોલેશન તરીકે ચર્ચા કરી હતી પ્લેન સ્ટ્રેઇન ની પરિસ્થિતિ જાળવવા માટે મારી પાસે યોગ્ય સ્પેસીમેન ની જાડાઈ હોવી જરૂરી છે આ જ્ઞાન ઉપલબ્ધ ન હતું આ અનુભવના આધારે વિકસિત થયું મેં ઉલ્લેખ કર્યો છે તેમ શરૂઆતમાં પરીક્ષણો પાતળા પ્લેટો પર હતા જો કે સંશોધકોએ નોંધ્યું છે કે પ્લેટની જાડાઈ ફ્રેક્ચર વર્તન પર મજબૂત પ્રભાવ ધરાવે છે 1960 માં ઇરવિને દર્શાવ્યું હતું કે જાડા ભાગોમાં તેમના પાતળા સમકક્ષો કરતાં નોંધપાત્ર રીતે ફ્રેક્ચરની ટફનેસ ઓછી છે હવે આ સ્ટાન્ડર્ડ જ્ઞાન છે જે કોઈપણ ફ્રેક્ચર મિકેનિક્સ નો કોર્સ કરે છે તે જાણે છે કે ફ્રેક્ચર ટફનેસ એ સ્પેસીમેન ની જાડાઈ નું કાર્ય છે પરંતુ જો તમે પ્રારંભિક તબક્કામાં જુઓ તો તેઓ અનુભવના આધારે આ પરિણામ પર પહોંચ્યા અને સાહજિક રીતે તેઓએ પ્રપોઝ કરવાનો પ્રયાસ કર્યો કે આવું કેમ થાય છે જ્યારે તમે કહો છો કે કોઈ વસ્તુ ભૌતિક મિલકત છે ત્યારે તે ભૌતિક મિલકતની જેમ વર્તવું જોઈએ તેમને જે મળ્યું તે હતું તે જ્યારે ભૌતિક મિલકતની જેમ વર્તે છે ત્યારે જ પ્લેન સ્ટ્રેઈન ની સ્થિતિ સંતુષ્ટ હોય છે અને આ પણ નોંધાયેલ છે કે અગાઉ ઘટના અંગે કોઈ સમજૂતી ન હતી ઉપલબ્ધ ન હતી જો કે ઇરવિને પ્લેન સ્ટ્રેઇન અને પ્લાસ્ટિક ઝોન ના ઘટતા મહત્વને યોગ્ય રીતે જવાબદાર ગણાવ્યું હતું જુઓ અગાઉની ચર્ચામાં મેં ઉલ્લેખ કર્યો હતો કે પ્લાસ્ટિક ઝોન ફ્રેક્ચર મિકેનિક્સ માટે મિત્ર છે તે મેં કહ્યું છે પ્લેન સ્ટ્રેસ ના કિસ્સામાં હવે તમે જાણો છો પ્લાસ્ટિક ઝોન નું કદ પ્લેન સ્ટ્રેઇન કરતા ઘણું મોટું છે તેથી પ્રયોગો દર્શાવે છે કે પ્લેન સ્ટ્રેઈન ના કિસ્સામાં ફ્રેક્ચરની ટફનેસ પ્લેન સ્ટ્રેસ માં તમારા કરતા ઘણી ઓછી છે ઇરવિન દ્વારા સાહજિક સમજ આપવામાં આવી હતી પાછળથી તેના પરિણામને વધુ પ્રયોગો અને ચર્ચાઓ દ્વારા સમર્થન મળ્યું એકવાર તમે આ તરફ જોયું પછી આપણે સ્ટાન્ડર્ડો પર જવું પડશે આ એક દાર્શનિક પ્રશ્ન છે સ્ટાન્ડર્ડ નો હેતુ શું છે અને આપણે જોવું પડશે કે ફ્રેક્ચર પરીક્ષણ માં આ હેતુ સંતુષ્ટ છે કે કેમ અને વિવિધ સ્ટાન્ડર્ડો કયા અસ્તિત્વમાં છે અને જો તમે જુઓ તો સ્ટાન્ડર્ડ નો હેતુ શું છે પ્રમાણિત પરીક્ષણ એ ખાતરી કરવી જોઈએ કે માપવામાં આવેલ જથ્થો સ્વતંત્ર ટેસ્ટિંગ પ્રયોગશાળાઓમાં પુનઃઉત્પાદન કરી શકે તેમ છે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારી પાસે ઘણા પેરામીટર હોઈ શકે છે કેટલીક સ્વીકાર્ય ચોકસાઇ થી ટેસ્ટિંગ ના પરિણામો ટેસ્ટ ઓપરેટર ટેસ્ટિંગ કરતી પ્રયોગશાળા અને ઉપયોગમાં લેવાતા ટેસ્ટ ઉપકરણો ની ચોક્કસ બ્રાન્ડથી સ્વતંત્ર હોય છે તમે જાણો છો આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે એમ ન કહી શકો જો તમારે ફ્રેક્ચર ટેસ્ટ કરાવવો હોય તો તમારે માત્ર એક સ્ત્રોતમાંથી મશીન ખરીદવું પડશે તમારી પાસે એકાધિકાર હોઈ શકે નહીં તેથી જ્યારે હું સ્ટાન્ડર્ડ વિકસાવું છું ત્યારે પ્રએક્શન સારી રીતે સ્થાપિત હોવી જોઈએ તે આ તમામ નાના ફેરફારો માટે જવાબદાર છે છતાં ચોક્કસ સ્તરની ચોકસાઇ સાથે અંતિમ પરિણામ આપે છે તેથી આ એક પાસું છે સ્ટાન્ડર્ડ નો હેતુ શું છે અન્ય વધુ માગણી કરનાર ક્રાઇટેરિયન એ છે કે માપવામાં આવેલ જથ્થો એ ભૌતિક ગુણધર્મ છે જેનો ઉપયોગ ડિઝાઇન વેરીએબલ તરીકે પછીના કાર્યક્રમોમાં થઈ શકે છે હકીકતમાં આ ફ્રેક્ચર મિકેનિક્સ સ્ટાન્ડર્ડો દ્વારા ખૂબ જ સારી રીતે સંતુષ્ટ છે કારણ કે અમે ફ્રેક્ચરની ટફનેસ ને માપવા જઈ રહ્યા છીએ અને તે જ અહીં દર્શાવવામાં આવ્યું છે માપવામાં આવેલા જથ્થાનું ભૌતિક અર્થઘટન હોય છે જે તેને માપવા માટે ઉપયોગમાં લેવાતા સ્ટાન્ડર્ડથી સ્વતંત્ર હોય છે જેનો ઉપયોગ અન્ય ભૌતિકશાસ્ત્રના એપ્લિકેશન્સ માં થઈ શકે છે તેથી આપણે બધા સમજીએ છીએ કે જ્યારે તમારે તપાસ કરવાની હોય કે ફ્રેક્ચરની અસ્થિરતા આવશે કે નહીં આપણે પેરામીટર ફ્રેક્ચરની ટફનેસ નો ઉપયોગ કરી શકીએ છીએ તેથી જો તમે ખરેખર ફ્રેક્ચર મિકેનિક્સનાં સ્ટાન્ડર્ડો પર નજર નાખો તો અમેરિકન સોસાયટી ઑફ ટેસ્ટિંગ મટિરિયલ્સ દ્વારા જનરેટ કરવામાં આવેલ ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ એ વધુ જરૂરી ક્રાઇટેરિયન ને હૉલ કરે છે કે પેરામીટર નો ઉપયોગ અન્ય ભૌતિકશાસ્ત્ર એપ્લિકેશન્સ માટે થવો જોઈએ અને જો તમે જુઓ કે કેવી રીતે લોકો સ્ટાન્ડર્ડ વિકસાવવામાં આગળ વધ્યા છે ઉચ્ચ સ્ટ્રેન્થ શીટ સામગ્રીના ફ્રેક્ચર પરીક્ષણ પર ASTM વિશેષ સમિતિ કારણ કે તેનો ઉપયોગ એરોસ્પેસ એપ્લિકેશનો માટે થતો હતો રાષ્ટ્રીય મહત્વ ની ધાતુની નિષ્ફળતાઓની શ્રેણીની તપાસ માટે 1959માં USA માં સરકાર છે તે ફેડરલ સરકાર દ્વારા તેને શરૂ કરવામાં આવી હતી વિચાર એ છે કે કિંમત શોધો અને ઓછી કરો કે શું તેઓ આવી નિષ્ફળતાઓને અટકાવી શકે છે ઓ તમારી પાસે એક સ્ટાન્ડર્ડ હોવું જરૂરી છે અને બધી પ્રથાઓમાં સ્ટાન્ડર્ડ નું પાલન કરવું જોઈએ અને જો તમે ઈતિહાસ પર નજર નાખો તો ASTM સમિતિ E 24 જેને હવે E 08 તરીકે નિયુક્ત કરવામાં આવી છે ASTM વિશેષ સમિતિની વૃદ્ધિ છે જેની સ્થાપના 1959 માં કરવામાં આવી હતી અને કોઈપણ વિકાસમાં ઈતિહાસ જાણવો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો તમે લિટરેચર પર નજર નાખો તો 1987માં બારસોમે ફ્રેક્ચર સંશોધનનો સમરાઇઝ્ડ ઇતિહાસ પ્રદાન કર્યો છે જે સ્ટાન્ડર્ડોની પ્રારંભિક શ્રેણી તરફ દોરી ગયો તમે જાણો છો લોકોએ પુનરાવર્તિત પ્રયાસો કર્યા છે તેમના અનુભવના આધારે તેઓ સ્ટાન્ડર્ડો પર આવ્યા છે અને જો તમે ખરેખર સ્ટાન્ડર્ડો ના ઇતિહાસ પર નજર નાખો તો સ્ટાન્ડર્ડો પાછી ખેંચી લેવામાં આવી શકે છે સ્ટાન્ડર્ડો ને ફરીથી મંજૂર કરવામાં આવી શકે છે સ્ટાન્ડર્ડો માં ફેરફાર કરવામાં આવશે તેથી તેની સાથે એક જીવન જોડાયેલું છે એવું નથી કે એકવાર સ્ટાન્ડર્ડ ની જાહેરાત થઈ જાય તે એ બની જાય છે કોઈપણ સમયગાળા માટે સ્ટાન્ડર્ડ બની રહે છે લોકો જેમ જેમ વધુ અને વધુ અનુભવો પ્રાપ્ત થાય છે તેમ તેમ જો જરૂરી હોય તો તે સમજણ સામેલ કરવામાં આવે છે સ્ટાન્ડર્ડ પણ પાછું ખેંચવામાં આવે છે તેથી તમારે તે ધ્યાનમાં રાખવું પડશે અને જો તમે જોશો તો એક સરળ ટેન્શન ટેસ્ટ ની તુલનામાં ફ્રેક્ચરની ટફનેસ નું મૂલ્યાંકન કરવા માટેનું ટેસ્ટિંગ વધુ સામેલ છે અને ઘણી જરૂરિયાતો પૂરી કરવી પડશે આ ફન્ડામેન્ટલ તફાવત છે અને આપણે પહેલેથી જ નોંધ્યું છે કે ફ્રેક્ચરની ટફનેસ એ સ્પેસીમેન ની જાડાઈ નું કાર્ય છે અને વ્યક્તિએ પ્લેન સ્ટ્રેસ અને પ્લેન સ્ટ્રેઇન ના કેસો માટે યોગ્ય મૂલ્યોનો ઉપયોગ કરવો જોઈએ તેથી એકવાર તમે ઓળખી લો કે તે જાડાઈ નું કાર્ય છે જો મારી પાસે એવું માળખું છે જે મુખ્યત્વે પ્લેન સ્ટ્રેસ માં છે તો મારે પ્લેન સ્ટ્રેસ ની પરિસ્થિતિ માટે લાગુ પડતા ફ્રેક્ચર ટફનેસ નો જ ઉપયોગ કરવો જોઈએ જો હું પ્લેન સ્ટ્રેન માટે જે છે તેનો ઉપયોગ કરું છું તો પછી મારી પાસે ઘણા તકિયા હશે કે હું મારા માળખા ને ડિઝાઇન કરી શકું છું તેથી તમારે થા વિશે સાવચેત રહેવું પડશે તેમ કહીને તમે પ્લેન સ્ટ્રેઈન માં ફ્રેક્ચરની ટફનેસ તેમજ પ્લેન સ્ટ્રેસ માં ફ્રેક્ચર ટફનેસ ને પણ માપવામાં સમર્થ હોવા જોઈએ અને જો તમે જુઓ તો પ્લેન સ્ટ્રેઈન ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ માટેની પ્રએક્શન સારી રીતે વિકસિત છે અને ટેસ્ટ કરવા માટે કોડ્સ અસ્તિત્વમાં છે અને તે જ છે જેને આપણે આ પ્રકરણના મુખ્ય ભાગમાં આવરી લઈશું પ્લેન સ્ટ્રેસ ટેસ્ટિંગ માટેની પ્રએક્શન હજુ પણ વિકાસશીલ છે અને તમારે એક રમુજી માહિતી ની નોંધ લેવી પડશે ટફનેસ મૂલ્ય પણ પેનલની પહોળાઈ નું કાર્ય છે પીકચરમાં ઘણા બધા પેરામીટર્સ આવી રહ્યા છે જો હું વિવિધ પહોળાઈની પેનલ નો ઉપયોગ કરું તો ફ્રેક્ચરની ટફનેસ પણ બદલાય છે તેથી તમારે આ ધ્યાનમાં રાખવાની જરૂર છે તેથી આ તમારા ટેસ્ટિંગ ને પણ થોડું મુશ્કેલ બનાવે છે સ્પેસીમેન ની જાડાઈ ના કાર્ય તરીકે ફ્રેક્ચરની ટફનેસ અને તમે જોઈ શકો છો ફ્રેક્ચરની ટફનેસ સ્પેસીમેન ની જાડાઈ ના કાર્ય તરીકે x અક્ષ પર તમારી જાડાઈ મિલીમીટરમાં છે y અક્ષ પર તે ફક્ત KC તરીકે મૂકવામાં આવે છે જુઓ સમજણ એ છે કે જો આપણે KC તરીકે મૂકીએ તો તે એક જટિલ સ્ટ્રેસ ઇન્ટેન્સિટી પરિબળ છે આપણે તે મોડ I ને છોડી રહ્યા છીએ કારણ કે મોડ I એ મુખ્ય છે જેનું લોકોએ એનાલિસિસ કર્યું છે અને તમારી પાસે આના જેવી વેરીએશન છે તેથી તે 120 MPa રુટ મીટરની આસપાસ સ્થિર થાય છે જ્યારે તે સ્ટીલ માટે લગભગ 200 MPa રુટ મીટર જેટલું ઊંચું જઈ શકે છે અને તમારી પાસે એલ્યુમિનિયમ એલોય માટે સમાન ગ્રાફ પણ છે આ 7075 t6 t65 છે અહીં ફરી તમે જોશો કે ટ્રેન્ડ પ્લેન સ્ટ્રેસ થી પ્લેન સ્ટ્રેઈન સુધીનો છે મૂલ્યમાં ઘટાડો છે અને તે સ્થિર થાય છે તે લગભગ 35 MPa રૂટ મીટર છે પ્લેન સ્ટ્રેસ ના કિસ્સામાં તે 70 MPa રુટ મીટર જેટલું ઊંચું હોઈ શકે છે અને જો કોઈ સચેત હોય તો તમે જોશો એલ્યુમિનિયમ એલોય માટે જાડાઈ અલગ છે અને સ્ટીલ ડેટા માટે જાડાઈ અલગ છે તમે કહો છો કે તે પ્લેન સ્ટ્રેઈન છે જ્યારે તે લગભગ 50 મિલીમીટરની જાડાઈ હોય છે જ્યારે અહીં 15 મિલીમીટરની જાડાઈ પણ પ્લેન સ્ટ્રેઇન ની સ્થિતિમાં હોય છે આ એક મહત્વપૂર્ણ મુદ્દા છે તેનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ નવી સામગ્રી સાથે આવે છે તો તમે જાણતા નથી કે પ્લેન સ્ટ્રેઇન ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટ કરવા માટે જરૂરી ન્યૂનતમ જાડાઈ કેટલી છે તમારે કનજેકચરનું કામ કરવું પડશે આપણે એ બધું જોઈશું તેથી જ એક સરળ ટેન્શન ટેસ્ટ ના કિસ્સામાં ટેસ્ટ વધુ પડકારરૂપ છે અને દેખીતી રીતે જો તે ભૌતિક મિલકત ન હોય તો લોકો ફ્રેક્ચર ટફનેસ નું મૂલ્યાંકન કરવા માટે આટલા પૈસાનું રોકાણ કરશે નહીં અને જેમ કે મેં ઉલ્લેખ કર્યો છે અને ગ્રાફના રૂપમાં પણ દર્શાવ્યું છે ફ્રેક્ચર ટફનેસ માત્ર ત્યારે જ ભૌતિક ગુણધર્મ બને છે જ્યારે પ્રયોગ માં પ્લેન સ્ટ્રેઈન શરતો પૂરી થાય છે તેથી તમારે વિવિધ માધ્યમો દ્વારા આ પ્રાપ્ત કરવું પડશે આપણે જોયું છે કે સ્પેસીમેન ની જાડાઈ નું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે ક્રેક ટીપ પર પ્લેન સ્ટ્રેઈન સ્થિતિ પ્રદાન કરવા માટે પૂરતું છે આ સ્પેસીમેન ની જાડાઈ પર ન્યૂનતમ આવશ્યકતા લાદે છે નવી સામગ્રી માટે તે ટ્રાયલ અને ભૂલ દ્વારા મેળવવામાં આવે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે તેનો અર્થ એ કે તમે સંપૂર્ણ પરીક્ષણ કરો જો સ્ક્રીનીંગ ક્રાઇટેરિયન સંતુષ્ટ ન હોય તો તમારે સ્ક્રેપ કરવું પડશે ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ વધુ ખર્ચાળ છે ધ્યાનમાં રાખો ટેન્શન ટેસ્ટ ખૂબ જ સરળ છે ટેન્શન ટેસ્ટ ના કિસ્સામાં સ્પેસીમેન ની તૈયારી પણ ઘણી સરળ છે એકવાર તમે ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ પર આવો પછી સ્પેસીમેન ની તૈયારી પણ ખૂબ સામેલ છે અને કલ્પના કરો કે ટેસ્ટના અંતે જો પ્લેન સ્ટ્રેઈન ની પરિસ્થિતિ સંતુષ્ટ ન હોય તો તમારે ટેસ્ટ ને સ્ક્રેપ કરવો પડશે તે ખૂબ ખર્ચાળ છે અમે જોઈશું કે લોકોએ આ દૃશ્યોને કેવી રીતે હેન્ડલ કર્યા છે અને બીજી આવશ્યકતા એ છે કે ટેસ્ટ માન્ય થવા માટે વ્યક્તિએ નેચરલ ક્રેક સાથે ટેસ્ટિંગ કરવું જોઈએ જુઓ તે ખૂબ જ માંગ છે જુઓ જ્યારે તમારી પાસે કોઈ સ્પેસીમેન હોય અને તમે કોઈ ચોક્કસ સ્થળે ચોક્કસ રીતે નેચરલ ક્રેક મેળવવા માંગતા હોવ ત્યારે તે સરળ કાર્ય નથી તમારી પાસે એક વાસ્તવિક માળખું છે ઘણા કારણોસર ક્રેક વિકસિત થઈ છે અને તમે એનાલિસિસ કરવા માંગો છો કે માળખું કેવી રીતે નિષ્ફળ જશે તે એક અલગ મુદ્દો છે ટેસ્ટિંગ ના દૃષ્ટિકોણથી તમારે પ્લેન સ્ટ્રેઈન ની સ્થિતિ જાળવી રાખવી પડશે તમારી પાસે નેચરલ ક્રેક પણ હશે એવું નથી કે તમે ખાલી ચીરો નાખો અને પછી કહો કે તમે ટેસ્ટ કરી શકો છો તમારે નેચરલ ક્રેક વિકસાવવી પડશે તે એક મુશ્કેલ કાર્ય છે અને શું કરવામાં આવે છે ફટીગ લોડિંગ દ્વારા નેચરલ ક્રેક મેળવવા માટે ખાસ નોચેસની ભલામણ કરવામાં આવે છે અને તમે જોશો ફટીગ લોડિંગ કેવી રીતે કરવું તેના પર પણ નિયંત્રણો હશે તમારે લોડિંગ એવી રીતે ન કરવું જોઈએ કે તમે વધુ પડતા પ્લાસ્ટિક ઝોન નો વિકાસ કરો છો તમારે માત્ર યોગ્ય શ્રેણી પસંદ કરવી જોઈએ જેથી તમને નેચરલ ક્રેક મળે અને આપણે જોઈશું કે ખાસ નોચેસ રાખવાથી તમે પ્લેનને નિયંત્રિત કરી શકો છો જેમાં ક્રેક ફેલાય છે ટેસ્ટ ની આવશ્યકતા અને ટેસ્ટિંગ ની જરૂરિયાતો શું છે તમારી પાસે સ્પેસીમેન ના પેરામીટર પર મર્યાદાઓ છે તમે બધા જાણો છો કે આપણે પ્લેન સ્ટ્રેઈન ની સ્થિતિ જાળવી રાખવી પડશે જે જાડાઈ હોવી જોઈએ તે લાદશે એકવાર તમે જાડાઈ નક્કી કરી લો પછી અન્ય તમામ પેરામીટર નક્કી કરવામાં આવશે અને મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો હતો તમારે નેચરલ ક્રેક ની જરૂર છે આ ફટીગ લોડ કરીને કરવું પડશે અને આ ફટીગ લોડિંગ કેવી રીતે લાગુ થાય છે તેના પર તમારી પાસે ચોક્કસ નિયંત્રણો હશે તેથી તમારી પાસે ફટીગ પૂર્વ ક્રેકીંગ પ્રતિબંધો છે એકવાર તમારી પાસે નેચરલ ક્રેક સાથેનો સ્પેસીમેન હોય તો તમે કયા લોડિંગ દરે ટેસ્ટિંગ કરાવશો તે માટે રેકમેન્ડેશન્સ છે કારણ કે જો તમે ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ ને જુઓ છો તો તમારી પાસે નેચરલ ક્રેક સાથેનો સ્પેસીમેન છે અને પછી ફક્ત મોનોટોનિક લોડ લાગુ કરો જ્યાં સુધી સ્પેસીમેન તૂટી ન જાય ત્યાં સુધી તમે લોડિંગ કરો તેથી ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ પછી સ્પેસીમેન ને મોનોટોનિક લોડિંગ દ્વારા સંપૂર્ણપણે તોડવું પડશે તેથી તમારી પાસે લોડિંગ દરની રેકમેન્ડેશન્સ છે આ બધા પછી તમારે ફટીગ પૂર્વ ક્રેક નું પોસ્ટમોર્ટમ કરવું પડશે કારણ કે તે નક્કી કરશે કે શું ક્રેક તમારા માટે ટેસ્ટિંગ સ્વીકારવા માટે હોવી જોઈએ તે રીતે હતી તેથી આ તબક્કે જો ક્રેક બરાબર ન હોય તો તમારે ટેસ્ટિંગ ને સ્ક્રેપ કરવું પડશે પછી તમારે ટેસ્ટિંગ ફરીથી કરવું પડશે અને તે માટે તમારી પાસે સ્ટાન્ડર્ડો છે તમારી પાસે ASTM E399 06 છે 06 એ વર્ષ સૂચવે છે કે જેમાં તે મંજૂર કરવામાં આવ્યું હતું અથવા અગાઉથી મંજૂર કરવામાં આવ્યું હતું કારણ કે તેનું જીવન છે તેનો વિકાસ 90 ના દાયકામાં થયો હતો કેટલાક ફેરફારો સામેલ કરવામાં આવ્યા છે અને નવીનતમ 2006 ની છે અને આ ધાતુની સામગ્રીની KIC છે અને આ સાથે જોડાયેલી એક પ્રથા પણ છે જ્યાં લોકો ચોક્કસ ફેરફાર કરે છે અને તમારી પાસે એલ્યુમિનિયમ એલોય માટે છે ASTM સ્ટાન્ડર્ડ પ્રથા B645 2007 માં નોંધાયેલ છે અને તમારે ધ્યાનમાં રાખવું પડશે હું ફક્ત આ શરતોને કેવી રીતે હૉલ કરવામાં આવે છે તેનો સ્વાદ આપવા જઈ રહ્યો છું મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે તેમ કોડમાં સતત સુધારો કરવામાં આવે છે અને નવા કોડ જૂના કોડ ને બદલે છે તેથી સલાહ છે વર્તમાન પ્રેક્ટિસ માટે કોડ E399 અને B645 અને તેમના પુનરાવર્તનો જુઓ તેથી આપણે જે પણ ચર્ચા કરીએ છીએ તેના અમુક પાસાઓ જૂના થઈ શકે છે અથવા રહી શકે છે માત્ર સમય જ કહેશે કેન્ડીડેટ ફ્રેક્ચર ટફનેસ અને તમે શું કરો છો તમારી પાસે ઉમેદવાર ફ્રેક્ચર ટફનેસ નામનો બીજો ખ્યાલ પણ છે તેથી તેનો અર્થ એ છે કે જ્યારે હું ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ કરું છું ત્યારે ટેસ્ટના અંતે મને જે પણ મળે છે તે KQ તરીકે લેબલ કરવામાં આવે છે જેને ઉમેદવાર ફ્રેક્ચર ટફનેસ કહેવાય છે શું આ ઉમેદવાર ફ્રેક્ચર ટફનેસ ને ફ્રેક્ચર ટફનેસ તરીકે ક્વોલિફાય કરી શકાય છે કે કેમ તમારે પ્રયોગ ના અંતે તમારા સ્પેસીમેન નું ટેસ્ટિંગ અને પોસ્ટમોર્ટમ જે રીતે કર્યું છે તેની તપાસ કરવી પડશે જો તે સ્ક્રીનીંગના તમામ ક્રાઇટેરિયનો ને સંતોષે છે તો તમે કહો છો કે KQ ને KIC તરીકે લઈ શકાય છે નહિંતર તમારે તે ટેસ્ટિંગ ને નકારવું પડશે અને ટેસ્ટિંગ ફરીથી કરવું પડશે સ્ટાન્ડર્ડ E399 આ રીતે કાર્ય કરે છે આનો સમરાઇઝ્ડ આપવામાં આવ્યો છે જ્યારે પરીક્ષણઓની તમામ જરૂરિયાતો પૂરી થાય છે ત્યારે જ તેને KIC તરીકે સ્વીકારવામાં આવે છે એક્સપેરિમેન્ટલ પેરામીટર નું પોસ્ટ મોર્ટમ ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ માટે અનન્ય છે ટેન્શન ટેસ્ટના કિસ્સામાં તમે કોઈ પોસ્ટમોર્ટમ કરતા નથી તમે એક સ્પેસીમેન લો જાઓ તેને તોડો અને તમે શોધી કાઢો કે ઉપજની પાવર શું છે તે ખૂબ જ સારી રીતે સ્ટ્રીમ લાઇન્ડ છે અને તે એટલું જ સરળ છે તે પણ ખર્ચાળ છે જો તમે ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ માટે આવો છો તો તે વધુ ખર્ચાળ છે અને ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટ માટે તમે કયા સ્પેસિમેન્સ નો ઉપયોગ કરી શકો છો જુઓ મેં કહ્યું હતું કે પ્રારંભિક તબક્કામાં તેઓએ CCT સ્પેસીમેનનો ઉપયોગ કર્યો હતો પરંતુ હવે તમારી પાસે વિવિધ સ્પેસિમેન્સ ની જાણ કરવામાં આવી છે પરંતુ ફન્ડામેન્ટલ ફિલોસોફી એ છે કે એક્સપેરિમેન્ટલ પેરામીટર માંથી SIF ના મૂલ્યનું મૂલ્યાંકન કરવા માટે તે સ્પેસિમેન્સ પસંદ કરો કે જેના માટે ચોક્કસ એનાલિસિસ પદાવલિઓ અસ્તિત્વમાં છે કારણ કે તમે શું કરવા જઈ રહ્યા છો આપણે તે ભાર શોધી કાઢવા જઈ રહ્યા છીએ કે જેના પર પરીક્ષણ સ્પેસીમેન માટે ફ્રેક્ચર થાય છે ભારના તે મૂલ્ય માટે સ્પેસીમેન ની આપેલ જીઓમેટ્રી માટે તમે શોધી શકશો સ્ટ્રેસની ઇન્ટેન્સિટી પરિબળ શું છે તે સ્ટ્રેસની ઇન્ટેન્સિટી પરિબળ તમે તેને KIC ફ્રેક્ચરની ટફનેસ તરીકે ઓળખશો તેથી તમારી પાસે ચોક્કસ એનાલિસિસ પદાવલિ હોવી જરૂરી છે તેથી લોકોએ શું કર્યું છે લોકોએ બાઉન્ડ્રી કોલોકેશન પ્રકારનો અભિગમ કર્યો છે આ સ્ટાન્ડર્ડ જીઓમેટ્રીઓને નયુમેરિકલ રીતે હલ કરી અને એરીર બેન્ડ માં K નું મૂલ્ય શું છે તે શોધવા માટે ઇમ્પિરિકલ સંબંધો પર પહોંચ્યા એ બધું આપણે જોઈશું અને તમારી પાસે કોમ્પેક્ટ ટેન્શનનો સ્પેસીમેન છે જે CT સ્પેસીમેન તરીકે ઓળખાય છે આપણે એક સ્ટાન્ડર્ડ પણ જોઈશું અને કહીશું કે આને પછીથી કેવી રીતે રજૂ કરવામાં આવશે અને તમારી પાસે 3 પોઈન્ટ બેન્ડનો સ્પેસીમેન છે તે TPB સ્પેસીમેન છે પછી તમારી પાસે C સ્પેસીમેન અને ડિસ્ક આકારનો કોમ્પેક્ટ ટેન્શનનો સ્પેસીમેન છે આ દરેક સ્પેસીમેનનો ઉપયોગ ચોક્કસ પ્રકારની એપ્લિકેશન માટે થાય છે આ પ્લેટ સ્ટોક માટે ઉપયોગી છે તેથી જ્યારે તમારી પાસે પ્લેટ સ્ટોક હોય ત્યારે તમે CT સ્પેસીમેન માટે જાઓ જ્યારે તમારી પાસે પાઇપ હોય ત્યારે C સ્પેસીમેન માટે જાઓ જ્યારે તમારી પાસે રાઉન્ડ સ્ટોક હોય ત્યારે ડિસ્ક આકારના કોમ્પેક્ટ ટેન્શનના સ્પેસીમેન માટે જાઓ અને તમારે જે નોંધવું પડશે તે એ છે કે તમારી પાસે વિશિષ્ટ એપ્લિકેશનો માટે અહેવાલ થયેલ મિનીએચર કોમ્પેક્ટ ટેન્શન સ્પેસીમેન ઓ પણ છે જુઓ ધ્યાનમાં રાખો આમાંની કેટલીક વિદેશી મિશ્રધાતુઓ ખૂબ ખર્ચાળ છે તમારી પાસે મોટો સ્પેસીમેન હોઈ શકે નહીં અને અમે સ્પેસીમેન ના કદના નિયંત્રણો જોશું લોકો ખૂબ જ નાના સ્પેસીમેન પર પણ પહોંચ્યા છે હકીકતમાં જો શક્ય હોય તો હું તેને આગલા વર્ગમાં લાવીશ અને તમને બતાવીશ કે સ્પેસીમેન ઓ કેવા દેખાય છે કોમ્પેક્ટ ટેન્શન સ્પેસીમેન અને આ આંકડો બતાવે છે કે કોમ્પેક્ટ ટેન્શનનો સ્પેસીમેન કેવો દેખાય છે તમે આનો 2D સ્કેચ બનાવી શકો છો અને તમારી પાસે અહીં શું છે જાડાઈ w2 તરીકે આપવામાં આવી છે અને જો તમે જુઓ કે ક્રેક કેવી રીતે માપવામાં આવે છે તો તે લોડ એપ્લિકેશન પોઈન્ટથી ફટીગ ક્રેક ના અંત સુધી માપવામાં આવે છે અને જો તમે જુઓ તો તમામ ફ્રેક્ચર ટફનેસ ના સ્પેસીમેન ઓ માટે આપણી પાસે ક્રેક ની લંબાઈ લગભગ 0 5 w હશે આપણે તેને શરતોમાંની એક તરીકે જોશું તેથી તમે ઇચ્છો છો કે બાય w ગુણોત્તર 0 5 ની આસપાસ હોય ક્રેક પૂરતી લાંબી છે અને તમારી પાસે ખૂબ જ કડક નોમેનકલેચર છે છિદ્રોનું અંતર શું હોવું જોઈએ ડાયલ શું હોવું જોઈએ અને ટોલરન્સ શું છે આ અહીં બતાવેલ નથી જો તમે કોઈ સ્ટાન્ડર્ડ અપનાવો છો તો તેઓ એ પણ આપશે કે આ દરેક પેરામીટર માટે શું ટોલરન્સ હોવી જોઈએ અને અગત્યનું પાસું એ છે કે આપેલ સામગ્રી માટે B નું મૂલ્ય શું છે તે તમે જાણતા નથી આ તે છે જ્યાં પડકાર રહેલો છે તેથી તમારે બુદ્ધિશાળી કનજેકચર લગાવવું પડશે અને પછી તમારો સ્પેસીમેન તૈયાર કરવો પડશે પ્લેનની સ્ટ્રેસની સ્થિતિની ખાતરી કરવા માટે મારી પાસે ન્યૂનતમ સ્પેસીમેનની જાડાઈ હોવી જરૂરી છે જો મારું કનજેકચર કામ ખોટું છે તો તમારે ટેસ્ટિંગ નું પુનરાવર્તન કરવું પડશે અને તમારી પાસે આ માટે પદાવલિઓ પણ છે કૃપા કરીને તમારી નોંધોમાં આની નોંધ કરો KI એ P ને B વડે ભાગ્યા w પાવર હાફ બે પ્લસ a વડે ગુણ્યા w તરીકે આપેલ છે 0 886 પ્લસ 4 64 a ને w માઇનસ 13 32 a વડે ગુણીએ તો w હૉલ વર્ગ પ્લસ 14 72 a ને w આખા ઘન માઇનસ 5 6 a ભાગ્યા w સંપૂર્ણ પાવર 4 માઇનસ 1 માઇનસ a ભાગ્યા w હૉલ પાવર 32 જેટલો થાય છે અને સ્ટાન્ડર્ડ પણ આપે છે ચોકસાઈ શું છે KI નું મૂલ્ય 0 5 ટકા સુધી સચોટ છે આ aw રેશિયો માટે 0 2 aw અને 1 aw 0 2 અને 1 વચ્ચે માન્ય છે અને મેં કહ્યું હતું કે તમારી પાસે 0 5 ની આસપાસ હોવરિંગ બાય w હશે આ રીતે ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ ના કિસ્સામાં તમામ સ્પેસિમેન્સ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ મેં પરમાણુ સ્થાપન ના કિસ્સામાં ઉલ્લેખ કર્યો હતો રેડીએશન ના સંપર્ક માં આવવાને કારણે સામગ્રી બગડે છે તેથી સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ એ છે કે તેઓ રિએક્ટર ની અંદર ફ્રેક્ચર ટફનેસના સ્પેસિમેન્સનો સંગ્રહ કરે છે અને સમયાંતરે તેમને બહાર કાઢે છે અને ફ્રેક્ચર ટફનેસ શોધે છે અને જુઓ કે સમયના ફંક્શન તરીકે ફ્રેક્ચર ટફનેસ કેવી રીતે બદલાય છે અને તે હેતુ માટે CT સ્પેસીમેનની ભલામણ કરવામાં આવે છે કારણ કે આ ખૂબ જ કોમ્પેક્ટ છે તેથી જ તેને કોમ્પેક્ટ ટેન્શન સ્પેસીમેન કહેવામાં આવે છે થ્રી પોઈન્ટ બેન્ડનો સ્પેસીમેન અને પછીનો સ્પેસીમેન જે લોકપ્રિય રીતે ઉપયોગમાં લેવાય છે તે ત્રણ બિંદુ વાળો સ્પેસીમેન છે વાસ્તવમાં આ સ્પેસીમેન અન્ય સ્પેસિમેન્સ કરતાં ઉત્પાદન કરવા માટે ખૂબ સરળ છે આટલું જ નહીં થ્રી પોઈન્ટ બેન્ડના સ્પેસીમેનને લોડ કરવા માટેના લોડિંગ ફિક્સર પણ ખૂબ જ સરળ છે તેથી તે દ્રષ્ટિકોણ થી તે ખૂબ જ લોકપ્રિય સ્પેસીમેન છે તેથી જ સ્ટાન્ડર્ડો તમને વેરીએશન આપે છે તમે ટૂ ડાઈમેન્શનલ સ્કેચ બનાવો મારી પાસે સરસ થ્રી ડાઈમેન્શનલ રેપરેઝન્ટેશન છે હંમેશા તેને ટૂ ડાઈમેન્શનલ સ્કેચ તરીકે બનાવી શકો છો અને આપણે એ પણ જોઈશું કે સ્ટ્રેસની ઇન્ટેન્સિટી પરિબળ માટે પદાવલિ શું છે અને આ રીતે આપેલ છે KI બરાબર P ને S માં B w પાવર 3 અને 2 વડે ભાગ્યા 3 વડે ગુણ્યા a ને w હૉલ પાવર હાફ માં ગુણીએ આનો ગુણાકાર 1 99 માઇનસ a દ્વારા w દ્વારા 1 માઇનસ a દ્વારા w માં 2 15 માઇનસ 3 93 a દ્વારા w પ્લસ 2 7 a દ્વારા w હૉલ વર્ગને 2 વડે 1 વત્તા 2 a દ્વારા w દ્વારા ગુણાકાર કરવામાં આવે છે 1 માઇનસ a દ્વારા w હૉલ પાવર 3 વડે 2 અને તમારે જાણવું પડશે S ની કિંમત શું છે જેનો અહીં ઉલ્લેખ છે S એ સ્પેસીમેન ની પહોળાઈના 4 ગણા બરાબર છે આ લંબાઈ S તરીકે લેવામાં આવે છે અને KI માટે પદાવલિ 0 5 ટકા સચોટ છે અને તમે જાણો છો તમારી પાસે અન્ય સ્પેસિમેન્સ પણ છે આપણે તે આગામી વર્ગમાં જોઈશું અને આપણે બે મુદ્દાઓ પર ધ્યાન આપીશું સ્પેસીમેનના પેરામીટર પર કયા અવરોધો છે જે આપણે પહેલાથી જ જોયા છે તમારી પાસે B એ 2 5 પાંચ ગણા KIC થી વધુ સિગ્મા ys સંપૂર્ણ વર્ગ વડે વિભાજિત હોવું જરૂરી છે અને આપણે આમાંથી કેટલાકને આગલા વર્ગમાં પણ જોઈશું શેવરોન નોચ મારી રુચિ ચર્ચા કરવામાં છે શેવરોન નોચ શું છે કારણ કે મેં કહ્યું હતું કે ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટ કરવા માટે તમારી પાસે નેચરલ ક્રેક હોવું જરૂરી છે અને આપણે ઇચ્છીએ છીએ કે ક્રેક આપણી પસંદગીના પ્લેનમાં હોય અને તેનો પ્રોપોગેટ ચોક્કસ રીતે થવો જોઈએ શેવરોન નોચમાં આની ખાતરી છે હું આજે તમને સંપૂર્ણ જવાબ આપવાનો નથી તમારે સ્કેચ બનાવવો પડશે અને ડ્રોઇંગના તમારા અનુભવ પરથી તમારે કલ્પના કરવી જોઈએ કે નોચની થ્રી ડાઈમેન્શનલ રેપરેઝન્ટેશન કેવી દેખાશે તમે આનો સ્કેચ બનાવો મારી પાસે આવી લાઈનો છે મારી પાસે આની જેમ એક લીટી છે મારી પાસે આની જેમ એક લીટી છે અને આ સ્લોટની પહોળાઈ છે સ્લોટની પહોળાઈ w કરતાં ઓછી 10 તરીકે આપવામાં આવી છે અને માનક કહે છે કે 1 6 મિલીમીટરથી ઓછું હોવું જરૂરી નથી આ બધું તમારે સંતોષવાનું છે જ્યારે તમે વાસ્તવમાં કોઈ સમસ્યા કરો છો ત્યારે તમને ખબર પડશે કે તે કેવી રીતે કરવું સ્લોટ 0 45 w પર મશીન કરવામાં આવે છે લંબાઈ શું છે તે ફટીગ દ્વારા માઇનસમાં માઇનસ 0 05 w દ્વારા વિસ્તૃત થાય છે તેથી તમારી પાસે જે હશે તે છે નોચના અંતે તમારી પાસે ફટીગની ક્રેક હશે હવે પ્રશ્ન એ છે કે ફટીગ ના ક્રેક પ્લેન અને તેની ઓરીએન્ટેશન ને કેવી રીતે નિયંત્રિત કરવી જોઈએ આ નોચની ડિઝાઇન પર આધાર રાખે છે અને મને આમાંથી પસાર થતું પ્લેન મૂકવા દો શેવરોન નોચના વિચારનો ઉપયોગ ફટીગ ક્રેક વૃદ્ધિના મૂળ અને પ્લેનને નિયંત્રિત કરવા માટે થાય છે અને તમે જાણો છો તમારી પાસે એક ચાવી છે નોચ કેવો દેખાશે પણ હું તેની ઉપર પ્લેન મૂકીશ અને તમારા માટે એક્સરસાઈઝ એ છે કે તમારા ડ્રોઇંગના જ્ઞાનથી જ્યારે સ્પેસીમેન આ રીતે કાપવામાં આવે છે ત્યારે શેવરોન નોચનું આઇસોમેટ્રિક દૃશ્ય શું હશે ફોકસ છે તે ક્રેક ના મૂળ અને પ્લેનને નિયંત્રિત કરે છે આ એક એક્સરસાઈઝ તરીકે કરો અને આગળના વર્ગમાં આવો તેથી આ વર્ગમાં આપણે જે જોયું છે તે હતું કે પ્લાસ્ટિક ઝોન સ્પેસીમેન ની જાડાઈ અને સ્પેસીમેન ની લંબાઈ સાથે કેવી રીતે બદલાય છે આપણે જોયું છે કે પ્લેન સ્ટ્રેઇન ના કિસ્સામાં લપસી રહેલા પ્લેન અને પ્લેન સ્ટ્રેસ ના કિસ્સામાં લપસી રહેલા પ્લેન કયા છે જેને રોસેનફિલ્ડ અને તેના સહકર્મચારીઓ ના એક્સપેરિમેન્ટલ પરિણામ દ્વારા સમર્થન મળ્યું છે પછી અમે ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ તરફ આગળ વધ્યા અમે બે સ્પેસીમેન ના પેરામીટર જોયા છે આપણે બીજા સ્પેસિમેન્સ હવે પછીના વર્ગમાં જોઈશું અને શેવરોન નોચની શું જરૂર છે તેનો વિચાર સમજાવવામાં આવ્યો અને હું ઈચ્છું છું કે તમે શેવરોન નોચના સંભવિત આકારનું સ્કેચ કરો કારણ કે આ બનાવવું મુશ્કેલ છે આ કરવા માટે તમારે ખાસ ટૂલિંગ ની જરૂર છે